તેથી આ મોડ્યુલ માં આપણે માત્ર વેક્યુમ ને જોવાથી ગ્રેડયુએટ થવા જઈ રહ્યા છીએ આપણેતે પરિસ્થિતિઓને જોવા માટે પ્રથમ સ્ટેપ્સ લેવા જઈ રહ્યા છીએ કે જ્યાં રિયાલીસ્ટિક મટિરિયલ છે અને બાઉન્ડ્રીની કન્ડિશન પણ છે અને અમે કેવી રીતે સીમાની શરતો લાદીશું તેથી અમે તબક્કાવાર કોમ્પ્લેકસીટી માં FDTD બનાવી રહ્યા છીએ અત્યાર સુધી વેક્યુમ માં મેં મુખ્ય વસ્તુ પર ધ્યાન આપ્યું તમે કોમ્પ્યુટેશનલ સેલ કેવી રીતે સેટ કરો છો તમે સ્ટેબિલિટી ને કેવી રીતે જુઓ છો તમે કન્વર્જન્સ અને એક્યુરસીને કેવી રીતે જુઓ છો આ બધી વસ્તુઓ બરાબર છે હવે ચાલો મટિરિયલ જોઈએ તેથી આપણે ડાયઇલેક્ટ્રીક મટિરિયલથી શરૂ કરીએ હવે તમારા મેક્સવેલ નું સમીકરણ ઉદાહરણ તરીકે એવું કહે છે અને ધારો કે મારી પાસે ડાઇલેક્ટ્રિક મટિરિયલ છે તો મેં ઉપયોગમાં લીધેલ કોન્સ્ટિટ્યૂટિવ સંબંધ શું છે હું અહીં ઑબ્જેક્ટની પરમિટિવિટી કેવી રીતે રજૂ કરીશ વિદ્યાર્થી એપ્સિલોન તે અહી આવવાની જરૂર છે તેથી હું શું કરીશ તે મૂકવામાં આવે છે હવે આ સેકસનમાં હું જે મુખ્ય બાબતોને ચેલેન્જ કરવા માંગુ છું તે આ ઈક્વેશન નો આપણો ઉપયોગ છે તેથી આજે આપણે જે શોધીશું તે એ છે કે આ ઈક્વેશનનો આપણો ઉપયોગ ખરેખર ખૂબ જ ફ્રોડલેંટ રહ્યો છે તેથી આપણે હવે તેને યોગ્ય પ્લોટ પર મૂકવાનો પ્રયાસ કરીશું તો ચાલો હમણાં માની લઈએ કે આ ઈક્વેશન સાચું છે તો પછી શું થશે કે તમારી પાસે ફક્ત આ ઈક્વેશન સાચું થઈ જશે અને આ રીતે આપણે કોઈપણ Yee સેલમાં જે પણ બરાબર છે તે માટે પરમિટિવિટી એસાઇન કરીશું તેથી આ પછી યોગ્ય રીતે ફિક્સ્ડ કરીશું વિદ્યાર્થી દરેક સેલ પાસે કોંપ્યુટેશનલ ડોમેન હોય છે તેથી ધારો કે આ તમારું કોમ્પ્યુટેશનલ ડોમેન છે તો Yee સેલ આ આખી વસ્તુને સ્ક્વેર ગ્રીડ માં ફ્રેક્ચર કરવા જઈ રહ્યું છે તે આપણે તેને કેવી રીતે કરીએ છીએ અને હવે અહીં આમાં કેટલાક એપ્સીલોન 1 છે તેથી સૌ પ્રથમ હું જે કરું છું તે એ છે કે હું એપ્સીલોનનું પીસવાઇઝ કોન્સ્ટન્ટ એપોક્સિમેશન કરું છું તેથી જ્યાં પણ સ્ક્વેર ગ્રીડ હોય ત્યાં હું ધારું છું કે ત્યાં કોંસ્ટંટ છે તેથી આ કેટલાક એપ્સીલોન 1 છે આ કેટલાક છે અને તેથી વધુ તેથી આ ગ્રીડ પર એકવાર હું ની કિંમતો ફિક્સ કરી લઈશ પછી હું એપ્સીલોન અથવા mu ની કિંમત સાથે આ અપડેટ સમીકરણોનો ઉપયોગ કરી શકું છું હું તે વેલ્યૂને બદલીને મૂકીશ તેથી અને દરેક Yee સેલ માટે અને સામાન્ય અપડેટ સમીકરણો માટે હવે જો મારા મટિરિયલમાં પણ નોન ઝીરો કંડકટીવીટી હોય તો શું હું કેવી રીતે ડીલ કરું મારા અપડેટ સમીકરણો તેમને કેવી રીતે બદલશે વિદ્યાર્થી લોસી વસ્તુ હા ત્યાં લોસી વસ્તુઓ છે તો હું તેની સાથે કેવી રીતે ડીલ કરું વિદ્યાર્થી કોમ્પ્લેક્સ પરમીટીવીટી કોમ્પ્લેક્સ પરમીટીવીટી એક વસ્તુ છે પરંતુ જ્યારે હું કોમ્પ્લેક્સ પરમીટીવીટી કરું છું ત્યારે ઈમ્પલીસીટ એઝમસન એ છે કે હું જે ફિલ્ડને એક્ષપાંડ કરું છું જેમ કે જો હું તે કરવા માંગતો નથી મારે સમયના ડોમેનમાં રહેવું છે તો હું તેની સાથે કેવી રીતે ડીલ કરું વિદ્યાર્થી આપણે નવા કોમ્પોનેન્ટ ને ઈન્ટ્રોડ્યુસડ કરીએ ઈન્ટ્રોડક્સન વિદ્યાર્થી નવા કોમ્પોનેન્ટ નવા કોમ્પોનેન્ટને ઈન્ટ્રોડ્યુસ કરવું હા હું કેવી રીતે તેને ઈન્ટ્રોડ્યુસ કરું તેથી મને આ અહી લખવા દો તેથી સૌ પ્રથમ કંડકટીવીટી સાથે ડીલ કરવું તો ત્યાં સૌ પ્રથમ મેક્સવેલનું સમીકરણ કમ્પ્લીટ છે કે તેમાં કંઈક ખૂટે છે વિદ્યાર્થી J ની ટર્મ મિસિંગ છે તેથી ખરેખર ત્યાં જે છે તે છે વિદ્યાર્થી હા સર અને J શેના દ્વારા રિપ્લેસ કરી શકાય વિદ્યાર્થી સિગ્મા અને તે કયો નિયમ છે વિદ્યાર્થી ઓહ્મનો નિયમ ઓહ્મનો નિયમ તેથી અહી આ અપડેટ થયેલ સમીકરણ મળશે હવે ચાલો આને આપણા FDTD નોટેશન માં મૂકીએ ધારો કે હું વેક્ટર સાઈન દૂર કરવા જઈ રહ્યો છું જે હવેથી સમજાય છે તેથી ધારો કે હું દરેક ઇન્ટીજર ઉદાહરણ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ અપડેટ કરી રહ્યો છું જે આપણે કરી રહ્યા છીએ તેથી હાફ ઇન્ટીજર પર અપડેટેડ મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે છે તેથી ઉદાહરણ તરીકે હું લખી શકું છું મેં હમણાં જ આખું લખી દીધું છે મતલબ કે આખું સમીકરણ અલગ સ્વરૂપમાં જો ડાબી બાજુ n માઈનસ હાફ ટાઈમ હોય તો જમણી બાજુ પણ n માઈનસ હાફ ટાઈમ હોવું જોઈએ હવે આ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે હું ફાઈનાઈટ ડીફરન્સ દ્વારા આનો અમલ કરી રહ્યો છું તો આ ખરેખર કેટલી એમાઉન્ટ છે ટાઈમ અને એપ્રોક્સીમેશન માં ફાઈનાઈટ ડીફરન્સ સૌથી એકયુરેટ છે તેથી તે કન્સીસ્ટંટ છે તમે અત્યાર સુધી મારી સાથે સંમત છો તો હવે અહીં પ્રોબ્લેમ શું છે હું ફક્ત ઇન્ટીજર ટાઈમ ઇન્સ્ટંસ દાખલાઓ પર જ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર કરતો હતો પરંતુ હવે આ સમીકરણ જરૂરી છે કે મારે પણ હાફ ટાઈમની ઇન્સ્ટંટ જરૂર છે તો મારે શું કરવું જોઈએ તે સરેરાશ હું હાફ ટાઇમ ઇન્ટીજર ઉદાહરણો પર પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ સ્ટોર કરવા માંગતો નથી તેથી બેસ્ટ વસ્તુ એ છે કે આ ટર્મને દ્વારા બદલવો તેથી આ એવરેજ છે અને આ એક ફાઈનાઈટ ડીફરન્સ છે અને આ પહેલા જેવો છે તેથી તમારી લીપફ્રોગ સિસ્ટમમાં અત્યારે કંડકટીવીટી ધરાવતા મટીરીયલ સાથે તમે આ રીતે ડીલ કરશો તમારે શું જોઈએ છે તેથી ધારો કે તમે અપડેટ કરવા માંગો છો તમારે આ સમીકરણમાંથી શું જાણવાની જરૂર છે મારે જાણવું જરૂરી છે ok વિદ્યાર્થી ચાલો ત્યારે ચાલો આપણે એકદમ પહેલેથી જ શરૂઆત કરીએ હું જાણવા માંગીશ કે અને મારે શું જરૂર છે વિદ્યાર્થી બરાબર છે તેથી હું એ કરી શકું છું મારા અપડેટ સમીકરણો આ પહેલાથી થોડાક મોડીફાઈડ કરવામાં આવ્યા છે કારણ કે મારી ટર્મ અહી પૂરી થઈ ગઈ છે તેથી ધ્યાનમાં રાખવા માટે માત્ર થોડી નાની વસ્તુ છે તો ડાઇલેક્ટ્રિક મટીરીયલ સાથે ડીલ કરવાની આ તમારી સરળ રીત છે ઠીક છે હવે આપણે શું કરી શકીએ તેનો અર્થ એ છે કે આપણે આ એક્સપ્રેશન ને સરળ બનાવી શકીએ છીએ કે મારી પાસે આ અપડેટ સમીકરણ છે હું આને સરળ બનાવી શકું છું સામાન્ય રીતે હું તેના માટે અપડેટ કરવા માંગુ છું તેથી હું એક બાજુ અને બાકીનું બધું બીજી બાજુ લાવીશ તેથી હું તે સીમ્પ્લીફીકેશન કરી શકું છું તેથી ઉદાહરણ તરીકે મને શું મળશે તેથી તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો તેથી મારી પાસે એક છે અને તે અહીં 2 ટર્મ છે તેથી પ્રથમ સ્ટેપ જે મને મળે છે તે છે 1 હું ફક્ત ફાઈનલ જવાબ લખીશ જે તમને સરળ મેનીપ્યુલેશન આપે છે તમે કન્ફર્મ કરી શકો છો કે તે પણ તે જ છે જેની સાથે તમે મેળવો છો તેથી આ અમારું અપડેટ સમીકરણ છે આમાં અને ની કિંમતો પ્લગ ઇન કરો તેથી અહીં યાદ રાખો કે આપણે જે કર્યું છે તેમાં તમારું અહીં ફક્ત રીયલ પાર્ટનો ઉલ્લેખ છે અને સિગ્મા એ કંડકટીવીટી છે જે લોસનો પાર્ટ આપે છે